ક્ષેત્રનું કર્લ II અને સ્ટોક્સનું થીયરમ પહેલાનાં લેક્ચરમાં આપણે xy સમતલ માં લંબચોરસ હોય તેવા માર્ગ પર લાઇન ઇન્ટિગ્રલ લઈને કર્લ નો વિચાર રજૂ કર્યો હતો ચાલો હું આ લખું આ માર્ગ પર Edl આ જો કે નાનો માર્ગ છે આને હું ઈન્ટીગ્રલના રૂપમાં લખું તો Edlds છે જ્યાં ds આ નાના ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરે છે તેથી તે કર્લ ની વ્યાખ્યા બની જાય છે તે ખૂબ જ સ્પષ્ટ છે જો ત્યાં કોઈ વેક્ટર ફીલ્ડ હોય જે આ રીતે ફરતું હોય જો હું આ પાથ લઈશ તો આ સંકલન શૂન્ય નહીં થાય બીજી બાજુ ચાલો આપણે એક વેક્ટર ફીલ્ડ જોઈએ જે અચળ છે અને હું આ રસ્તેથી જાઉં તમે જોશો કે આના ઉપર Edl મને એક મૂલ્ય આપશે જે તેનાથી વિરુદ્ધ હશે આ પાથ ની કિંમત છે તો આ રીતે જવાથી મને એક વેલ્યુ મળશે જે આ રીતે આ પાથ પર કોઈ ડોટ પ્રોડક્ટ શૂન્ય છે પરંતુ ચોખ્ખું પરિણામ એ છે કે આ કિસ્સામાં Edl 0 છે અને આ સૂચવે છે કે આ વેક્ટર ક્ષેત્રનું કર્લ E0છે અથવા ઓછામાં ઓછું z ઘટક 0 છે ખૂબ જ રસપ્રદ રીતે તમે નોંધ્યું છે કે જ્યારે કોઈ વસ્તુ ફરતી હોય ત્યારે તેનું કર્લ નોન શૂન્ય હોય છે જે કંઇક કોન્સ્ટન્ટ હોય છે તે શૂન્ય કર્લ ધરાવે છે ફરીથી xy પ્લેનમાં બીજું ઉદાહરણ લઈએ મારી પાસે વેક્ટર ફીલ્ડ છે જે અંતર સાથે વધી રહ્યું છે અને જો હું આમાં કોઈ પાથ અપનાવીશ અને ફરીથી Edl ની ગણતરી કરીશ તમે જોશો કે આ બાજુ આપણે તેનું નામ 1 2 3 4 રાખીએ તો 2 પરનો ફાળો એ 4 ના યોગદાન કરતા વધુ હશે આવું શા માટે થાય છે કારણ કે જેમ તમે જમણી તરફ જઈ રહ્યાં છો ક્ષેત્ર મૂલ્ય વધતા જાય છે બીજી બાજુ 1 અને 3 પર તે શૂન્ય છે તેથી Edl|2Edl|4 છે અને Edl|1Edl|30 છે તેથી ફરી તમે જોશો કે જો હું સમગ્ર પાથ માટે Edl કરું જેને હું Edl પણ લખી શકું છું તે નોન ઝીરો હશે પરંતુ તે સમજી શકાય એવું છે કારણ કે હવે તમે જોશો કે આ ક્ષેત્ર તમને એવી છાપ આપે છે કે જાણે તે આખું ફરી જવાનું હોય જ્યારે તમે કેન્દ્રથી દૂર જાઓ છો ત્યારે ઝડપ અથવા વેક્ટર વધે છે ત્યારે જ કંઈક વળી જાય છે આ બધી વિભાવનાઓ ખરેખર પ્રવાહી ગતિશાસ્ત્ર માંથી આવી છે અને તેથી કર્લ માટેની તમામ બાબતો નીચેની દલીલો દ્વારા ઉભી થશે કલ્પના કરો કે આ વેક્ટર ફીલ્ડ કે જેના વિશે આપણે વાત કરી રહ્યા છીએ તે પ્રવાહી પ્રવાહ ના વેગને રજૂ કરે છે અને તેમાં એક નાની લાકડી રાખો કદાચ ટૂથ પીંક કે કદાચ મેચ સ્ટિક પણ લઇ શકાય જો તે ફેરવવાનું વલણ ધરાવે છે તો ચાલો હું તેને અલગથી બનાવી શકું જો મેં એક નાની લાકડી લગાવી હોય અને જો તે ફેરવે છે તો પછી કર્લ નોન ઝીરો હશે જો તે ફેરવાતું નથી તો પછી કર્લ શૂન્ય હશે અને આ વળાંકની ભાવના તમને કર્લની દિશા પણ આપશે ફરીથી તમારી આંગળીઓને તે દિશામાં ખસેડો કે જ્યાં તે ફરે છે પછી અંગૂઠો તમને કર્લની દિશા આપે છે જે આની ભૌતિક લાગણી છે તે પણ આનાથી સંબંધિત છે તેથી કર્લ એટલે બંધ માર્ગ પર થતા કાર્ય સાથે પણ સંબંધિત હોઈ શકે છે કેવી રીતે તે આપણે જોઈએ ફરીથી xy પ્લેન પર પાછા જાઓ હું તેને ત્રણ અથવા એક મિનિટમાં જનરલાઇઝ કરીશ ચાર્જ q લો હવે qEdl qEdl ને માટે Fdl પણ લખી શકાશે જે બંધ પાથ પર ચાર્જ q ને લઈ જવા કરવું પડતું કાર્ય છે તેથી આ આપણે સમજીએ છીએ કે Edl એ એકમ ચાર્જને લઇ જવા માટે કરવું પડતું કાર્ય છે હવે ચાલો એક બંધ પાથની આજુબાજુ q 1 લખીએ તેથી q1 Edl s થશે તેથી જો બંધ માર્ગની આસપાસ થયેલું કાર્ય નોન ઝીરો છે તો કર્લ નોન ઝીરો છે અને જો થયેલું કાર્ય શૂન્ય છે તો કર્લ શૂન્ય છે ઇલેક્ટ્રિક ક્ષેત્ર માટે શું થાય છે તે હવે જોઈએ જો મારી પાસે ઇલેક્ટ્રિક ફીલ્ડ છે અને જો હું આ બિંદુથી આ બિંદુ પર અને આ બિંદુથી આ બિંદુ પર જઈશ તો જે કાર્ય થયું હશે તે સરખું હશે આ બાબતને આપણે એક મિનિટમાં જોઈએ કે તેનો અર્થ શું છે તો ચાલો આપણે E ક્ષેત્ર માટેના કર્લ ની ગણતરી કરીએ જો મારે E ફીલ્ડ માટે કર્લ ની ગણતરી કરવી હોય તો તમને Eqr' યાદ હશે જે મેં પહેલા લખ્યું હતું તેથી હું તેને ડિરેક્ટલી લખું છું Eqr'q4π0 r rr r3 અને Ex q4π0 x xx x2y y2z z232 છે અને Ey q4π0 y yx x2y y2z z232 છે ચાલો હવે આપણે તેના ડેરિવેટીવ્સ ગણીએ તો Ex∂y q4π0 3x xy yx x2y y2z z252 થશે તેવી જ રીતે Ey∂x q4π0 3y yx xx x2y y2z z252થશે તો Ez કમ્પોનન્ટનું કર્લ z0 થશે તે જ રીતે તમે જોઈ શકો છો કે Ex કમ્પોનન્ટનું કર્લ x પણ 0 છે અને તેથી y કમ્પોનન્ટનું કર્લ y પણ 0 છે તમે ચકાસી શકો છો જેમ મેં અન્ય ઘટકો માટે કર્યું છે તેનો અર્થ એ કે સામાન્ય રીતે પોઇન્ટ ચાર્જ q માટે E નું કર્લ E0 છે હવે જો મારી પાસે ઘણા બધા ચાર્જ અથવા ચાર્જ ડિસ્ટ્રિબ્યુશન છે તો E Ez થશે અથવા 14π0 ९rr r3r r dv' હશે જયારે હું આનું કર્લ લઉં જે x y અને z ના સંદર્ભમાં ડેરિવેટિવ છે તે વ્યક્તિગત ફિલ્ડ માટે 0 આપે છે તો એકંદરે તમે જોઈ શકો છો કે E નું કર્લ 0 આવે છે આનો અર્થ છે કે જો હું કોઈ પણ નાના બંધ પાથની આસપાસ જઈશ તો ચોખ્ખું થયેલું કાર્ય 0 થશે તો મોટા પાથ વિશે શું કરીશું મોટા પાથ માટે ડાયવર્જન્સ માટે આપણે કરેલી યુક્તિ ને યાદ કરો આવી જ રીતે અહીં જો હું મોટો પાથ લઉં તો હું આને ઘણા નાના લંબચોરસમાં વહેંચી શકું છું હવે બે અડીને આવેલા લંબચોરસ જોઈએ અને તેમને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં પસાર કરીએ જો હું આ કરું છું તો તમે આ ઘેરાયેલા પાથ પર Edl જોશો જે આ રીતે એક વાર બે વખત પસાર થાય છે એકવાર આ રીતે મને શૂન્ય મળશે જ્યારે હું તેને ઉમેરીશ તેથી બધા અડીને આવેલા માર્ગો મને આખરે પરિણામ સાથે લાઇન ઇન્ટિગ્રલ માટે શૂન્ય ફાળો આપવા જઈ રહ્યા છે મારી પાસે ફક્ત લાઇન ઇન્ટિગ્રલ બાકી છે જે લાઇન ઇન્ટિગ્રલની બહાર છે કારણ કે આ કોઈપણ અન્ય લંબચોરસને અડીને આવેલ નથી તે તમે જોયું હશે તેથી નાના લંબચોરસ માટે All Rectangles Over small RectangleEdl મને Edl આપે છે જયાં dl એ બહારનો પાથ છે પરંતુ આ વ્યાખ્યા મુજબ Rect Rect A થશે આ મને આ પ્રમાણેનું સમીકરણ આપે છેsurfaceds તેથી આપણે આમાંથી જે શીખ્યા તે જોઈએ તો આ સમગ્ર સપાટી ઉપર E નો કર્લ ds જ્યાં દિશા જમણા હાથના નિયમ દ્વારા આપવામાં આવે છે તે બહારના પાથ પર Edl ના બરાબર હશે અને આ સ્ટોક્સ થીયરમ તરીકે ઓળખાય છે તો હવે આપણે આ કર્લનો ભૌતિક અર્થ સમજીએ જુઓ અગાઉ મેં તમને જણાવ્યું છે કે ઇલેક્ટ્રિક ક્ષેત્ર ફરતું હોય છે કે નહીં તે સમજણ આપે છે પરંતુ આ સાથે જ્યારે આપણે જોયું કે ઇલેક્ટ્રિક ક્ષેત્ર માટે E0 છે તેનો અર્થ એ કે હું જે પણ પાથ પર જાઉં ચાર્જ માટે ત્યાં થયેલું કાર્ય Edl0 હશે ચાલો આપણે આ પાથ પર બે પોઈન્ટ્સ લઈએ તેથી આપણે આ માર્ગને એક વખત આ રીતે પસાર કરીએ અને એક વખત આ રીતે મતલબ કે બિંદુ A થી બિંદુ B સુધી ચાલો હું આને પાથ 1 અને આને પાથ 2 કહું છું તેથી હવે પાથ 1 પર થયેલ કાર્ય એ qAB Edl અને પાથ 2 પર થયેલ કાર્ય એ qAB Edl થશે અહીં હું A થી B તરફ જઇ રહ્યો છું પરંતુ અહીં નોંધો કે ABEdl | path 2 BAEdl | path 2 છે હવેABEdl | path 1BAEdl | path 2 0 છે કારણકે E નું કર્લ 0 છે આ શું છે આ આ બંને સમીકરણ પરથી માયનસ છે અને આ A થી B છે અને તેથી ABEdl | path 1 ABEdl | path 2 થશે નોંધો કે પાથ 1 અને પાથ 2 આર્બિટરી છે અને તેથી આપણે આમાંથી જે નિષ્કર્ષ કાઢીએ છીએ તે એ છે કે જો કર્લ E0 હોય તો થયેલું કાર્ય પાથથી સ્વતંત્ર હશે અને તે ફક્ત અંતિમ બિંદુઓ પર આધાર રાખતું હશે આ કન્ઝર્વેટિવ ફિલ્ડ ની વ્યાખ્યા છે તેનો અર્થ એ કે કરેલા કાર્ય W ને W1 W2 અથવા W2 W1 લખી શકાય છે અને પછીથી આપણે આને સ્થિતિ ઊર્જા તરીકે ઓળખીશું તેથી કન્ઝર્વેટિવ ફિલ્ડ માટે આપણે સ્થિતિ ઊર્જાને ઓળખી શકીએ છીએ કારણ કે હું વ્યાખ્યાયિત કરી શકું છું કે બે બિંદુઓ વચ્ચે થયેલું કાર્ય શું હશે કારણ કે તે પાથથી સ્વતંત્ર છે અને E નું કર્લ E0 સૂચિત કરે છે કે E કન્ઝર્વેટિવ છે